વૈશ્વિક સેવા ઇકોસિસ્ટમ સમકાલીન મુદ્દાઓ અમે આ વૈશ્વિક સેવા ઇકોસિસ્ટમ અને ઉભરતા સમકાલીન મુદ્દાઓ પર અમારી ચર્ચા ચાલુ રાખીએ છીએ છેલ્લા સત્રમાં અમે જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી તેમાંની એક મુખ્ય બાબત એ હતી કે નવી સેવાઓ અગાઉ સેવા પ્રદાતાઓ દ્વારા ગ્રાહકોને શું જોઈએ છે અથવા ગ્રાહકોને શું ગમશે અથવા ગ્રાહકો શું જરૂર અનુભવે છે તેના આધારે બનાવવામાં આવ્યા હતા પરંતુ પછી અમે કેટલાક મુદ્દાઓ પર આધારિત જોયું હું પાછલા સેટિંગ પર પાછો જઈ શકું છું અને કદાચ તે ચોક્કસ સ્લાઇડનું ઝડપી રીકેપ કરવું સારું રહેશે જ્યાં અમે જોયું કે આ વૈશ્વિક આઉટસોર્સિંગ અને નેટવર્કિંગ ભાગીદારો છે અને આ આઉટસોર્સિંગ અને નેટવર્કિંગ 90 ના દાયકાના અંતથી લઈને આજ સુધી છેલ્લા લગભગ 20 વર્ષોથી આટલી ઝડપથી વધવાનું એક કારણ છે સેવાઓનું વૈશ્વિક આઉટસોર્સિંગ અને સેવાઓનું વૈશ્વિક નેટવર્કિંગ બંનેમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે તેમાં કોઈ શંકા નથી કે તે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકના ઝડપી વિકાસ દ્વારા સંચાલિત છે પરંતુ ખર્ચ ઘટાડવા માટે લગભગ તમામ કંપનીઓ પર સતત અવિરત દબાણને કારણે તે ઝડપથી વિકસ્યું છે જેમ જેમ વિશ્વ એક બજાર બની ગયું છે અને બિન ટેરિફ અવરોધો અથવા તો ટેરિફ અવરોધો સતત નીચે આવ્યા છે દરેક બજારમાં સ્પર્ધા તીવ્ર બની છે અને પરિણામે ભાવ પર સતત દબાણ ગ્રાહકોની અપેક્ષાઓ પર સતત દબાણ અને પરિણામે સંસ્થાઓ તેમના ખર્ચ ઘટાડવા માટે અવિરત દબાણ હેઠળ છે અમે લાંબા સમય પહેલા ચર્ચા કરી છે તેટલા ઓછા ખર્ચ સાથે મને લાગે છે કે 4થા સપ્તાહમાં 5મા સપ્તાહમાં અમે ચર્ચા કરી હતી કે સેવા ઉદ્યોગોમાં સૌથી ઓછી કિંમત પર આધારિત વ્યૂહરચના સૌથી વધુ પ્રભાવશાળી હોવાનું જણાય છે તેનું કારણ છે કિંમત પર આ સતત દબાણ કારણ કે તે ત્યારે જ છે જ્યારે તમારી પાસે સૌથી ઓછો ખર્ચ હોય તમારી પાસે શ્રેષ્ઠ દાવપેચ અથવા કિંમતો સાથે રમવાની અને વિવિધ પ્રકારની કિંમતની માંગનો પ્રતિસાદ આપવા માટે શ્રેષ્ઠ સુગમતા હોય તેથી પરિણામે તમે તમારી સામે જે નેટવર્ક જુઓ છો તે મોટે ભાગે સંચાલિત હતું આ બધી કનેક્ટિવિટી એ કહેવાતી સેવાઓનું વૈશ્વિક નેટવર્કિંગ છે જે લગભગ વોટરફોલ્સ વ્યૂહરચના અનુસાર થયું છે તેનો અર્થ એ છે કે નીચી નિપુણતા નીચા જ્ઞાનની તીવ્ર સેવાઓને નીચા ખર્ચવાળા વિસ્તારોમાં સ્થાનાંતરિત મૂલ્ય પ્રવાહ સાથેના નજીકના જોડાણમાંથી બહાર લઈ શકાય છે તેથી જટિલ સેવાઓ ભૌગોલિક રીતે વિતરિત થવા લાગી વીમા કંપની માટે કોર એક્સપર્ટ ઓરિએન્ટેડ સર્વિસ યુ મુખ્ય ક્રિયાઓ અથવા ગ્રાહક સેવા જેવી કોર ઑફરિંગ એ યુ માં તે ક્વાર્ટરનો વિસ્તાર હતું પરંતુ આપણે જેને સહાયક સેવાઓ અથવા પૂરક સેવાઓ કહીએ છીએ તેના ઘણા અન્ય ભાગો ઉચ્ચ ખર્ચના ક્ષેત્રોમાંથી બહાર નીકળી ગયા અને ભારત ફિલિપાઇન્સ તાઇવાન ચીન હોંગકોંગ સિંગાપોર વગેરે જેવા ઓછા ખર્ચવાળા વિસ્તારોમાં ગયા અને હા જેમ કે આપણે ત્યાં ચર્ચા કરી છે કે આ વિભાજન અથવા વિકેન્દ્રીકરણ અથવા સેવાઓનું નેટવર્કીંગ પણ નવા બજારના હેતુઓ અથવા સંસાધનોની પૂરકતા અથવા વ્યૂહાત્મક સંપત્તિની પૂરકતા દ્વારા પ્રેરિત છે તેથી જો ભારતમાં પૂરક સંપતિ સાથે ચોક્કસ પ્રકારનાં પરીક્ષણ ફાર્માસ્યુટિકલ પરીક્ષણ વધુ સારી રીતે કરી શકાય છે તો સેવાનો તે ભાગ પશ્ચિમી દેશથી ભારતમાં ખસેડવામાં આવી શકે છે અને તેઓ જ્યાં સુધી ગ્રાહકને લગતા હતા આ બધા એકીકૃત રીતે જોડાયેલા હતા અને ગ્રાહકને ક્યારેય લાગ્યું ન હતું કે સેવાનું તત્વ ક્યાંથી આવી રહ્યું છે કારણ કે જ્યારે ગ્રાહક સેવા પ્રવાહ સાથે સંપર્કમાં હતો ત્યારે તે બધાની સામે માંગ મુજબ લગભગ સમયસર એસેમ્બલ થઈ ગયા હતા તેથી આ ચાર્ટમાં નવી સેવા ડિઝાઇન જેમ કે આપણે અગાઉના વર્ગમાં ચર્ચા કરી છે તે સેવા પ્રદાતાની માર્કેટિંગ પહેલ અથવા માર્કેટિંગ આંતરદૃષ્ટિ પર આધારિત નથી પરંતુ ઘણી વાર ગ્રાહક દ્વારા સંચાલિત છે કારણ કે ગ્રાહક મૂલ્ય શૃંખલાનો ભાગ હતો અને ગ્રાહકે આ નવી વ્યવસ્થામાં વધુ સક્રિય ભૂમિકા અને સહ નિર્માણ સહઉત્પાદનની ભૂમિકા ભજવી હતી તેથી હવે ચાલો આજના મુખ્ય સત્ર પર પાછા જઈએ જે આ વિકસતી સેવા નેટવર્કિંગ અને સેવા ઇકોસિસ્ટમનો લાભ લેતી મોટી કંપનીઓના કેટલાક ઉદાહરણો સાથે કામ કરે છે તેથી જો તમે ઇન્ફોસીસ અથવા ટીસીએસ અથવા વિપ્રો અથવા માઇન્ડ ટ્રી અથવા IBM અથવા વિશ્વભરની તમામ મોટી માહિતી ટેકનોલોજી આધારિત સેવા કંપનીઓ વિશ્વભરની વિવિધ પ્રકારની ટેકનોલોજી સઘન જ્ઞાન સઘન સેવા પ્રદાતાઓનો અભ્યાસ કરો અને જો તમે સંશોધનનું અવલોકન કરો છો પ્રકાશનો અને વિશ્લેષક પ્રકાશનો જે વિશ્વભરમાં આ વિશાળ અને ઝડપથી વિકસતા ઉદ્યોગના સંદર્ભમાં બહાર આવી રહ્યા છે આ ICT સક્ષમ સેવા નેટવર્કિંગ ઉદ્યોગ પછી આપણે બીજા વળાંક પર પહોંચી ગયા હોવાનું જણાય છે એક ઇન્ફ્લેક્શન પૉઇન્ટ હતો જે કદાચ 90 ના દાયકાના અંતમાં થાય છે અને અમે ઝડપી વૃદ્ધિ જોઈ હતી જે મુખ્યત્વે ખર્ચ ઘટાડવા મૂલ્ય વિતરણ નેટવર્કમાં કાર્યક્ષમતાના વિવિધ કેન્દ્રોને શોષી લેવાના અભિયાન પર આધારિત હતું તેથી તે તમામ મૂળભૂત રીતે કાર્યક્ષમતા આધારિત એક પ્રકારનાં વોટરફોલ મોડલને અનુસરીને ચાલતી કિંમત હતી તે જટિલતાને ઓછી કરે છે તે મૂલ્યના વોટરફોલ ને ઓછા ખર્ચ ઝોનમાં ખસેડવામાં આવે છે પરંતુ આજે મને લાગે છે કે આ એક વળાંક બિંદુ છે જ્યાં સ્કેલ અને મજૂર આર્બિટ્રેજથી જે અગાઉના 15 વર્ષોના સર્વિસ નેટવર્કિંગને ચલાવે છે અમે પ્રક્રિયા ઉત્કૃષ્ટતાના સ્તરને પાર કર્યા પછી ત્રીજા સ્તરે જઈ રહ્યા છીએ જેણે છેલ્લા 7 10 વર્ષથી આ મોટાભાગની મોટી કંપનીઓને આગળ ધપાવી છે તમે તેમની પ્રક્રિયાની પરિપક્વતા તેમની સેવા શ્રેષ્ઠતા 6 સિગ્માનું અમલીકરણ ને જાણો છો પરંતુ આજે મને લાગે છે કે આપણે અહીં ક્યાંક આગળ વધી રહ્યા છીએ જ્યાં ટેક્નોલોજી પોતે ખરેખર નવા મૂલ્ય નિર્માણનો બીજો પ્રવાહ બનાવી શકે છે તેથી ઉદ્યોગ આ પરિપક્વતા સ્કેલ પર આગળ વધી રહ્યો છે પરંતુ પ્રક્રિયા શ્રેષ્ઠતાથી અમે આગળના પરિમાણ પર જઈ રહ્યા છીએ તેથી શુદ્ધ ખર્ચમાં ઘટાડો અથવા મજૂર આર્બિટ્રેજથી લઈને શ્રેષ્ઠતાની પ્રક્રિયા સુધી અમે આગલા સ્તર પર જઈ રહ્યા છીએ જ્યાં ટેક્નોલોજી કેટલીક નવી પરિમાણ સેવાઓ બનાવવામાં નવો ભાગ ભજવશે આ સંશોધનમાંથી એક રસપ્રદ નિષ્કર્ષણ છે જે ગયા વર્ષે પ્રકાશિત થયું હતું અને તે દર્શાવે છે કે પ્રારંભિક સમયગાળામાં તમે અહીં આ બ્લોકમાં જોઈ શકો છો જેને તેઓ લોકોનું લિફ્ટ અને શિફ્ટ કહે છે અને પ્રક્રિયાઓના મર્યાદિત પરિવર્તન સાથેની વર્તમાન પ્રક્રિયાઓ અથવા તેઓ તકનીકોને સક્ષમ કરી રહી છે તેથી મૂળભૂત રીતે કુલ સંયુક્ત સેવાની સેવાઓના તે ભાગો છે જે મુખ્ય સેવાના માર્ગમાં આવ્યા વિના ઓછા ખર્ચવાળા પ્રદેશમાં ખસેડી શકાય છે તેથી જો કોઈ કંપની વીમા સેવા પૂરી પાડતી હોય તો તેમના પગારપત્રક કે જે તે કંપનીના પેરોલની પ્રક્રિયા માટે જરૂરી હતા તે ફિલિપાઈન્સ અથવા ભારતમાં સ્થાનાંતરિત થઈ શકે છે અથવા તેમના કેટલાક ગ્રાહક રેકોર્ડ મેળવીને તેમના ઓછા ખર્ચના વિસ્તારમાં ખસેડી શકાય છે કારણ કે વર્તમાન ગ્રાહકોને સેવા પહોંચાડવાની વાસ્તવિક પ્રક્રિયા આ સહાયક સેવાઓ પર સંપૂર્ણપણે નિર્ભર ન હતી આ જરૂરી સેવાઓ પર સુવિધા પૂરી પાડે છે પરંતુ તે મુખ્ય મૂલ્ય પ્રવાહનો ભાગ બની રહી ન હતી તેથી તેમાંથી ઘણું બધું ખરેખર આ સંશોધન પેપરને લિફ્ટ અને શિફ્ટ કહે છે પરંતુ હવે આપણે જે જોઈ રહ્યા છીએ એટલે કે આ ચોક્કસ રચના કદાચ 2 વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ જશે 2019 2020 સુધીમાં આપણે વ્યાપાર પ્રક્રિયાઓના વ્યાપક પાયા પર પરિવર્તન જોઈશું જે નવી ટેકનોલોજી અને નવા પ્લેટફોર્મ દ્વારા સક્ષમ છે તેથી મૂળભૂત રીતે જ્યાં અગાઉ વર્તમાન સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને પરિણામે સેવા વપરાશકર્તા ઈન્ટરફેસ ફેરફારો ડિઝાઇનના ઉત્ક્રાંતિમાં ઘણી વિવિધ ગેપ હતી અમે આ વિશિષ્ટ નવી ટેક્નોલોજી સક્ષમ પરિમાણ તરફ આગળ વધી રહ્યા છીએ જેને ઘણીવાર SMAC કહેવામાં આવે છે તે સામાજિક મોબાઇલ એનાલિટિક્સ અને ક્લાઉડ ટેક્નોલોજીઓનું ટૂંકું નામ છે આ ચાર ટેક્નોલોજી છે જે સર્વિસ ઈન્ડસ્ટ્રીઝના લેન્ડસ્કેપને બદલી રહી છે તેથી નવી પ્રક્રિયા કેન્દ્રિત અને ERP પૂરક તકનીકો તેથી સંસ્થાની અંદર IT સાથે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ એકીકરણ છે પરંતુ આ ચાર તકનીકો સામાજિક મોબાઇલ એનાલિટિક્સ અને ક્લાઉડ ટેક્નોલોજીઓ તેઓ બદલી રહી છે જેને મૂલ્ય કિંમત એન્વલપ તરીકે ઓળખવામાં આવે છે તેથી સામાન્ય રીતે પહેલા જે થઈ રહ્યું હતું તે એ હતું કે તમે સેવા સ્તરને સુધારવા માટે નવી તકનીકોમાં રોકાણ કર્યું હતું જો તે દિવસોમાં વધારો થોડો ધીમો હતો તો તેને બિઝનેસ ROI માં પરિણમવામાં થોડો સમય લાગ્યો તેથી ઉદાહરણ તરીકે ગ્રાહક વિશ્લેષણ અથવા ભૂતકાળની ક્રિયાપ્રતિક્રિયા પેટર્નમાંથી ગ્રાહકની આંતરદૃષ્ટિને જાણવી અને ચોક્કસ તકનીક કે જે ERP માંથી આવા ડેટાને બહાર કાઢે છે અને પછી વિશ્લેષણ કરે છે આ પ્રકારના ફિક્સ આ પ્રકારનો હેતુ સુધારે છે કે વાસ્તવમાં વિવિધ સમસ્યાઓ પર ફ્રેગમેન્ટેશન ફ્રેગમેન્ટેડ રીત હવે બદલાઈ રહી છે તેઓ કહે છે કે આ નવું પરબિડીયું છે જે કાર્ય કરશે તેનો અર્થ એ છે કે આ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા સર્વિસ બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટમાંથી આવતા લાભને આપણે ખૂબ જ ઝડપથી જોઈશું તેથી ચાલો આપણે કલ્પનાત્મક સ્તરે વિચારીએ આ ફક્ત કેટલાક મોડેલો અને આલેખ છે જો આપણે કેટલીક વાસ્તવિક સેવા અને ઉદાહરણો જોઈએ તો તેને ઊંડાણપૂર્વક સમજવું આપણા માટે સરળ બનશે તેથી મુખ્ય ક્ષેત્રો કે જ્યાં આપણે વ્યવસાયની ચપળતા પ્રતિભાવ અનુકૂલનક્ષમતા અને વ્યવસાયની નવીનતા લાવવાની ક્ષમતાનો લાભ મેળવી રહ્યા છીએ અને આ બધા ગ્રાહકોના પ્રતિસાદની વધુ વાસ્તવિક સમયની અસર જરૂરિયાતોની ગ્રાહકની અભિવ્યક્તિ અસંતોષની ગ્રાહક અભિવ્યક્તિ દ્વારા પ્રેરિત છે અથવા અમુક સેવાની ઉણપ વિશે ગ્રાહકની અભિવ્યક્તિ આજે આ બધું થઈ શકે છે જ્યારે અમે સેવા પુનઃપ્રાપ્તિની ચર્ચા કરી ત્યારે અમે ચર્ચા કરી છે કે કેવી રીતે સોશિયલ મીડિયા પુનઃપ્રાપ્તિની સમસ્યાને એટલી તાત્કાલિક બનાવે છે ગ્રાહક અસંતોષને વ્યાપકપણે જાણીતો બનાવે છે અને સંસ્થા પર જરૂરી દબાણ બનાવે છે પરંતુ સોશિયલ મીડિયા મોબાઇલ પ્લેટફોર્મ ક્લાઉડ અને ઝડપી એનાલિટિક્સ અમને ગ્રાહક અસંતોષને સમજવાની મંજૂરી આપે છે અને અમે અગાઉ ચર્ચા કરી છે તેમ ગ્રાહક અસંતોષ એ નવી સેવા મૂલ્ય અને ગ્રાહક સંબંધ બનાવવાની તક છે તેથી હવે તે પ્રતિભાવ તે જરૂરિયાત વાસ્તવિક સમયમાં અનુભવાય છે અને પ્રતિભાવ વાસ્તવિક સમયમાં જનરેટ કરી શકાય છે ટૂંકમાં આ ખરેખર આ SMAC ની અસર છે અને તે કેવી રીતે કાર્ય કરશે ચાલો આપણે એક કંપનીનું ઉદાહરણ લઈએ વિવિધ કાયદાકીય કારણોસર અમે કંપનીનું નામ અહીં નથી આપી રહ્યા પરંતુ ચાલો આપણે કહીએ કે આ કંપની ડી ઓટોમોટિવ કોમર્શિયલ વાહનો અને અન્ય માર્કેટ સેગમેન્ટ માટે ઈલેક્ટ્રોનિક્સ અને ટેક્નોલોજીની વૈશ્વિક સપ્લાયર છે અને તેઓ ઓટોમોટિવ ઉદ્યોગને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે તેથી તેઓ 32 દેશોમાં કાર્ય કરે છે તેમની પાસે સંખ્યાબંધ વિવિધ તકનીકી કેન્દ્રો ઉત્પાદન સાઇટ્સ તેમજ વિવિધ પ્રકારની સેવાઓ છે કારણ કે તેઓ ડિઝાઇન સેવા તેમજ તેમના ગ્રાહકોની વિવિધ પ્રકારની પ્રક્રિયા સેટઅપ સેવાઓમાં ભાગ લે છે હવે તેમના ઉત્પાદનો છે અને સેવાઓ આજની અને આવતીકાલની કારને વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવશે તેવું માનવામાં આવે છે હવે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ બંને માટે કંપનીઓ ફૂટપ્રિન્ટ છે સેવાઓ સમગ્ર નકશામાં ફેલાયેલી છે જે તમે તમારી સામે જુઓ છો તેથી આ બધા દેશોમાં તેઓના ગ્રાહકો છે તેઓ આ બધા દેશોમાં અથવા મોટાભાગના દેશોમાં સેવા ઉત્પાદન કેન્દ્રો ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે પરંતુ રસપ્રદ વાત એ છે કે દરેક સ્થાને બધું જ ઉત્પન્ન થતું નથી અને જો કે તેઓ આ તમામ સ્થળો આ તમામ ગ્રાહકોને વિવિધ પ્રકારની સેવાઓ સાથે સેવા આપવા સક્ષમ છે ભલે સર્વિસ બ્લોક્સ અથવા સર્વિસ એલિમેન્ટ્સ અલગ અલગ રીતે ઉત્પન્ન થઈ શકે આ કંપની ડી જે વિશ્વભરની ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓને ઉત્પાદિત ઉત્પાદનો તેમજ વિવિધ પ્રકારની તકનીકી સેવાઓ પ્રદાન કરતી આ પ્રકારની વૈશ્વિક પદચિહ્ન ધરાવે છે તે આજે સામાન્ય પ્રથાની જેમ તેમની બિન મુખ્ય પ્રવૃત્તિઓનું આઉટસોર્સિંગ કરશે ઉદાહરણ તરીકે તેમનું એકાઉન્ટ રિસિવેબલ મેનેજમેન્ટ અથવા તેમના પેરોલ મેનેજમેન્ટ અને આ માટે આવી સેવાઓ જેને આપણે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સર્વિસ પ્રોવાઇડર્સ BPO સર્વિસ પ્રોવાઇડર કહીએ છીએ અને આપણે અગાઉના સત્રોને યાદ કરવા જોઈએ કે ચર્ચા કે જે બીપીઓ કંપની અથવા એન્ટિટી છે જે તેમના એકાઉન્ટ પ્રાપ્ત કરવા યોગ્ય કાર્ય કરી રહી છે તેથી તે એકલા અથવા દિવાલની પેલે પાર સેવા પ્રદાતા નથી પ્રાપ્તિપાત્ર એકાઉન્ટ્સ એ એક મહત્વપૂર્ણ ભાગ અથવા ગ્રાહક સેવા લોગ છે અથવા ડી કંપનીના એકંદર મૂલ્ય વિતરણનો મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે જ્યાં સુધી ગ્રાહક પાસેથી પૈસા વસૂલવામાં ન આવે ત્યાં સુધી તમે ઘણીવાર જાણતા નથી ગ્રાહકને ચૂકવણીને પકડી રાખવા માટે શું મજબૂર કરી રહ્યું છે શું કોઈ પ્રકારનો અસંતોષ છે અથવા ડિલિવરીમાં અભાવ છે જે ગ્રાહકને ચુકવણી જાળવી રાખવા માટે ઉશ્કેરે છે તેથી લેણાં નું સંચાલન માત્ર કાર્યશીલ મૂડી અથવા નાણાકીય કારણોસર જ મહત્વ નથી ધરાવતું પરંતુ ડી કંપની પોતાના ગ્રાહકો ને કઈ રીતે શ્રેષ્ઠ સેવા અને સેવા નું ઊંચું સ્તર પેદા કરાવી શકે તે માટે ખૂબ પણ જ જરૂરી છે તેથી વ્યવસાયિક પ્રક્રિયાના આઉટસોર્સિંગ સેવા પ્રદાતાઓ કેવા પ્રકારની તેમની સેવાઓ રોકડ ચક્ર અથવા ખરીદી કરવા માટે ચૂકવણી ચક્ર વગેરેના આધારે માપવામાં આવશે પરંતુ હવે જે થઈ રહ્યું છે તે એવી સેવા છે જેમ કે હું ચર્ચા કરી રહ્યો હતો તે મજૂર આર્બિટ્રેજ અને ઓછી કિંમતના આધારે આઉટસોર્સ કરવામાં આવી હતી પરંતુ આજે તે અન્ય વિવિધ કારણોસર થઈ રહ્યું છે તેથી આ સેવાઓ જે હવે ચોક્કસ BPO કંપનીઓ દ્વારા વિતરિત કરવામાં આવે છે તે પણ દરેક જગ્યાએ સ્થિત નથી તેઓ પણ ચોક્કસ પ્રકારની કુશળતાના આધારે ચીન ભારત પોલેન્ડ રોમાનિયા મેક્સિકો યુએસએ જેવા ચોક્કસ સ્થળોએ સ્થિત છે તેથી જ્ઞાન કેન્દ્રોના આધારે આ કાર્ય BPO કંપનીઓ દ્વારા તેમના પોતાના અલગ અલગ કાર્ય કેન્દ્રોમાં વહેંચવામાં આવે છે અને તેના આધારે આ વિશિષ્ટ કેસ સ્ટડીમાં દર્શાવવામાં આવ્યું છે કે ડી કંપનીની ચપળતા તેમની રોકડ ચક્રના ઓર્ડરમાં નોંધપાત્ર રીતે વેગ આવ્યો છે અને હવે તેઓ નિયમ આધારિત ગ્રાહક સંગ્રહનો વધુ સારો અમલ કરી રહ્યા છે કારણ કે આ BPO કંપની તેમના આઉટસોર્સિંગ નેટવર્કનો ભાગ હોવા છતાં તેઓ બિઝનેસ ઈકો સિસ્ટમના મૂલ્ય પેદા કરતા નક્ષત્રમાં એક નક્કર ભાગીદાર છે અને તેથી એક તરફ તેઓ ઉદાસીન હોઈ શકે છે તેઓ વધુ પ્રક્રિયા કેન્દ્રિત હોઈ શકે છે અને તેઓ વધુ નિયમ કેન્દ્રિત થઈ શકે છે પરંતુ બીજી તરફ તેઓને અનુભવી શકાય છે અથવા મૂળ વ્યવસાયના દબાણને અનુભવવા માટે તેમની ડિઝાઇન બનાવી શકાય છે તેથી ક્રેડિટ રિસ્ક સ્કોર્સના અનુમાનિત મેટ્રિક્સ નિયમ આધારિત ગ્રાહક સંગ્રહ અથવા માંગના અહેવાલો અને ચેતવણીઓ છે જે હવે આ ચાર ટેક્નોલોજી પ્લેટફોર્મના સંયોજન સાથે વધુ સારી રીતે જનરેટ થઈ શકે છે જેની અમે ચર્ચા કરી છે આનાથી અમે સેવા કન્સલ્ટિંગના અન્ય પાસાને પણ જોઈશું ઇકોસિસ્ટમ નેટવર્કમાં ઉચ્ચતમ સેવા વહેંચણી કેવી રીતે થાય છે તેથી આજે તમે જોશો કે પ્રપોઝલ ડેવલપમેન્ટ પ્રોબ્લેમ એનાલિસિસ ડિઝાઈન ડેવલપ થાય છે અને વૈકલ્પિક સોલ્યુશન્સ વ્યવસ્થિત કામગીરીના માપદંડો વિકસાવે છે અને પરીક્ષણ કરે છે આ તમામ એક મોટી સર્વિસ કન્સલ્ટિંગ કંપનીનો એક ભાગ છે જે વૈશ્વિક સ્તરે હોટેલ નેટવર્કના સેવા સ્તરને સુધારવામાં રોકાયેલ છે તે કાર્યને સામાન્ય રીતે આ જુદા જુદા પગલાઓમાં વિભાજિત કરવામાં આવશે દરખાસ્ત સમસ્યા વિશ્લેષણ ડિઝાઇન અને વિકાસ અને વૈકલ્પિક ઉકેલનું પરીક્ષણ પછી પદ્ધતિસરની કામગીરીના પગલાં વિકસાવવા પછી અંતિમ અહેવાલ દ્વારા નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે કારણ કે ફેરફારોના અમલીકરણો ક્લાયંટની સંતોષની ખાતરી આપે છે અને પછી અભ્યાસમાંથી પાઠનું સંકલન કરો હવે સર્વિસ કન્સલ્ટિંગ કંપની દ્વારા અગાઉ આ પ્રકારની સેવાઓની શ્રેણી વિશ્વભરમાં હોટેલ ચેઇનને એક સંસ્થા દ્વારા વિતરિત કરવામાં આવી હશે આજે આ મેકિન્સી મોડલ છે આવી સેવાઓ સેવા પ્રદાતાઓના સમૂહ દ્વારા પૂરી પાડવામાં આવે છે તેથી ત્યાં એક નેતા હશે પરંતુ તે મુખ્ય સેવા પ્રદાતા સંખ્યાબંધ નિષ્ણાતો સાથે મળીને કામ કરશે સપ્લાય ચેઇન મેનેજમેન્ટના ક્ષેત્રમાં કેટલાક નિષ્ણાતો હોઈ શકે છે હોટેલ ઊર્જા વ્યવસ્થાપનમાં કેટલાક નિષ્ણાત સેવા પ્રદાતા હોઈ શકે છે અથવા તે અન્ય નિષ્ણાત હોઈ શકે છે જેઓ જુદી જુદી હોટલોમાં વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ સાંભળતા હોય છે તેથી એવા સેવા પ્રદાતાઓ હશે જેમની મુખ્ય સક્ષમતા ફાઇનાન્સ એરિયામાં છે સેવા પ્રદાતાઓ જેમની મુખ્ય યોગ્યતા મોટી ઇમારતની મોટી સ્થાપનાના ઊર્જા વ્યવસ્થાપનમાં હશે ત્યાં સેવા પ્રદાતાઓ હશે જેમની કુશળતા કાર્બનિક કચરાના નિકાલમાં હશે અને આ તમામ સેવા પ્રદાતાઓ સાથે મળીને કામ કરશે તેઓ 80 20 નિયમો જેવા મૂળ નિયમોનું પાલન કરશે જે તે 20 ટકા સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે જે 80 ટકા સુધારણા પ્રદાન કરશે પરંતુ તેઓ સેવાને નેટવર્ક તરીકે વિતરિત કરશે અને તેઓ હજુ પણ સારા કન્સલ્ટિંગના જૂના સિદ્ધાંતોનું પાલન કરશે જે તમે તમારી સામે જોયું છે પરંતુ હું જે મુખ્ય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે આજે મૂલ્યોના આવા પેકેજો એક સંસ્થા દ્વારા નહીં પરંતુ ઘણી વાર નેટવર્ક તરીકે કામ કરતી સંસ્થાઓના જૂથ દ્વારા વિતરિત કરવામાં આવે છે આ એક અલગ ચર્ચા છે પરંતુ મારે આ તબક્કે તેનો ઉલ્લેખ કરવાની જરૂર છે કે જ્યારે આપણે સેવા પ્રદાતાઓના નેટવર્કમાંથી આ પ્રકારની સેવાઓ લઈશું ત્યારે વિવિધ ભાગીદારો હશે તે જ ફોર્મ્યુલા અગાઉ મોટી કન્સલ્ટિંગ કંપનીને લાગુ કરવામાં આવી હતી અને તેઓ આ ત્રણ ગુણાંકનો ઉપયોગ કરીને ભાગીદાર દીઠ નફાની ગણતરી કરી છે તે ફી વડે વિભાજિત નફો સ્ટાફ દ્વારા વિભાજિત ફી અને સ્ટાફને ભાગીદારોની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે કારણ કે તમે જુઓ છો કે દરેક તત્વ સંસ્થાકીય ઉત્પાદકતાનું એક તત્વ છે તેથી ઉત્પાદકતા અંતે જોવામાં આવી હતી કે સ્ટાફ દીઠ ફી કે જે એકત્રિત કરી શકાય છે જેથી તે પછી કલાક દીઠ ફી સ્ટાફ દીઠ કલાકોમાં હોઈ શકે અને તે ઉત્પાદકતાનું માપદંડ હતું પરંતુ તમે પણ હવે ભાગીદાર દીઠ આ નફાને જોઈ રહ્યા છો અને આમાં સમાન સૂત્રનો ઉપયોગ કરી શકાય છે જો ડી કંપનીને સંયુક્ત સેવા પહોંચાડવા માટે સંખ્યાબંધ સંસ્થાઓ એકસાથે સંકળાયેલી હોય જેની અમે ચર્ચા કરી રહ્યા હતા અને દરેક ભાગીદાર તેઓ કઈ ભૂમિકા ભજવી રહ્યા છે તેઓ ટેબલ પર કેવા પ્રકારનું મૂલ્ય લાવી રહ્યા છે તે આ પ્રકારના ચાર્ટનો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે તેથી હું તમારી સામે આ પ્રકારના ચાર્ટ દ્વારા આજની ચર્ચાને સમાપ્ત કરીશ કે આ પરંપરાગત છે જે આપણે અનુસરીએ છીએ કે નિયત ખર્ચને કેવી રીતે ઘટાડવો અથવા ડૂબી ગયેલી ઓવરહેડમાં વધારો ભાવ તફાવત વગેરે આ કોઈપણ સેવા વ્યવસાયની પ્રમાણભૂત નફાકારકતાની યુક્તિઓ છે પરંતુ તેમાં આઉટસોર્સિંગ સેવાઓમાંથી જે લાભો આવી રહ્યા છે તે આ લાભો અને આ જોખમો છે લાભો ફર્મને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે તે મુખ્ય યોગ્યતા છે અને ઘરની કામગીરી કરતાં આઉટસોર્સ કરવા માટે સેવા સસ્તી છે કારણ કે તે તમારી ડૂબી કિંમતમાં વધારો કરે છે અને આઉટસોર્સિંગ સેવાઓ મૂળભૂત રીતે તમને સ્થિર ખર્ચને ચલિત ખર્ચમાં કન્વર્ટ કરવાની મંજૂરી આપે છે અને હા દરેક કંપની અથવા નેટવર્કના દરેક ભાગ તરીકે દરેક સેવા પ્રદાતા તેની પોતાની તકનીક પર ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે તેઓ તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનવા માંગે છે કારણ કે આ સમગ્ર નેટવર્કિંગ મુખ્ય સક્ષમતા સિદ્ધાંત પર આધારિત છે તેથી તમારી કાર્યક્ષમતા અને ટેક્નોલોજીનો ઉપયોગ પણ વધુ સઘન બને છે અને વધુ સારો અને બહેતર બને છે અને તેથી તમે એકંદરે વધુ સારી અર્થવ્યવસ્થાનો લાભ ઉઠાવી શકો છો ત્યાં કેટલીક ચેતવણીઓ છે અને સીધું નિયંત્રણ ગુમાવવું પડશે તેના સંદર્ભમાં અહીં કેટલીક સાવચેતીઓ છે તેથી રમતના અમુક નિયમોનું વધુ સારી રીતે પાલન કરવા માટે વધુ સારું સંકલન હોવું જરૂરી છે અને તે જેમ કે મેં થોડા સમય પહેલા ચર્ચા કરી હતી કરવા માટે વધુ આર્થિક અને વધુ વાસ્તવિક સમય બની રહ્યો છે આ ચાર ટેક્નોલોજી પ્લેટફોર્મ્સને કારણે અમે સોશિયલ મીડિયા ક્લાઉડ અને એનાલિટિક્સ વિશે વાત કરી હતી ત્યાં ચોક્કસ ડેટા સુરક્ષા ગોપનીયતા મુદ્દાઓ હશે જે બધાને સૉર્ટ કરવા પડશે આ આજના સત્રની છેલ્લી સ્લાઇડ છે આ તે છે જે આઉટસોર્સિંગ પ્રક્રિયાને પ્રેરિત કરે છે જરૂરિયાતની ઓળખ માહિતી શોધ વિક્રેતાની પસંદગી અને કામગીરીનું મૂલ્યાંકન આ ચાર્ટ તે જ છે જે આપણે ખરીદનારની વર્તણૂકમાં અગાઉ જોયું હતું અથવા સેવાની ખરીદીની પ્રક્રિયા એ જ વસ્તુ આઉટસોર્સિંગને લાગુ પડે છે આઉટસોર્સિંગ ને સર્વિસ એગ્રીગેટર્સ અથવા સર્વિસ નેટવર્કર્સ દ્વારા સેવા તત્વ તરીકે ખરીદવામાં આવે છે તેથી ઇકો સિસ્ટમ લીડર આ તત્વો અને તેના આધારે સેવા પ્રાપ્ત કરશે પરંતુ તે આખરે સેવા ગ્રાહક સુધી પહોંચાડવામાં આવશે તેથી જેમ આપણે D કંપનીના કિસ્સામાં ચર્ચા કરી છે તેમ D કંપની ઓટોમોટિવ કંપનીઓને મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક પાર્ટ્સ અને સંલગ્ન ટેકનિકલ ડિઝાઇન સેવાઓ પૂરી પાડે છે તેથી ઓટોમોટિવ કંપનીઓને D કંપનીની ડિલિવરી એકીકૃત છે પરંતુ D કંપની તેના પાછલા છેડે અથવા સમગ્ર વિશ્વમાં સેવા પ્રદાતાઓની સંખ્યાથી આવતી સેવાઓનો લાભ લઈને મૂલ્ય પહોંચાડશે તેમાંથી કેટલીક સેવાઓ મુખ્ય મૂલ્ય પ્રવાહનો ભાગ છે કેટલીક સેવાઓ પૃષ્ઠભૂમિ અથવા સહાયક કાર્યો જેમ કે પેરોલ મેનેજમેન્ટ અથવા એકાઉન્ટ વૃદ્ધત્વ વિશ્લેષણ વગેરે છે

પરંતુ તેમાંના ઘણા એવા છે જેમ કે આપણે કાર્યશીલ મૂડીનું સંચાલન જોયું છે ઉદાહરણ તરીકે આઉટસોર્સ નિષ્ણાત કંપની દ્વારા પ્રદાન કરી શકાય છે જેની પાસે તે સૌથી વધુ અસરકારક રીતે સંચાલિત કરવા માટે તકનીકી કુશળતા છે તેથી અમે આ વિશાળ હોટેલ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને તે ગ્રાહકોને જે સેવા પૂરી પાડે છે તે છે પરંતુ બેકએન્ડ પર તે જ મોટી હોટેલ આજે છે તેમ છતાં ગ્રાહકને તે વિશ્વભરમાં ફેલાયેલી એક હોટેલ ચેઇન તરીકે દેખાઈ રહી છે પરંતુ એક હોટેલ આજે એક મોટી હોટેલ આજે એકવિધ સેવા પ્રદાતાને બદલે સેવાના નક્ષત્રનું પ્રતિનિધિત્વ કરે છે તેથી 80 ના દાયકામાં ખરેખર એક નેટવર્ક અથવા સેવાની ઇકો સિસ્ટમ છે જ્યાં કોર યોગ્યતા અનુસાર કુશળતાના શ્રેષ્ઠ સ્તર અનુસાર તકનીકીનો શ્રેષ્ઠ ઉપયોગ આ બધી સેવાઓ જે તમે તમારી સામે જુઓ છો તેથી લોન્ડ્રી સેવા અથવા દરવાન સેવા અથવા કચરાના નિકાલની સેવા આ બધું આઉટસોર્સ કરી શકાય છે ખાદ્ય સેવા પ્લાન્ટ સુરક્ષા કામચલાઉ કર્મચારીઓને આંશિક રીતે આઉટસોર્સ કરી શકાય છે અંશતઃ વહેંચી શકાય છે ત્યાં વિવિધ પ્રદેશો અને કાનૂની અને અન્ય જટિલતાઓના વિવિધ સ્તરોના આધારે અલગ સંમિશ્રણ હોઈ શકે છે જાળવણી મુસાફરી બુકિંગ આ બધું ફરીથી પ્રક્રિયા સંબંધિત હોઈ શકે છે પરંતુ તેનું ઓછું મહત્વ છે જ્યારે ઉચ્ચ મહત્વ વાળી સેવા જેમ કે જાહેરાત માટેની સેવા અથવા કાયદાકીય જનસંપર્ક અધિકારી ને આઉટસોર્સ કરી શકાય છે પરંતુ અન્ય વિવિધ સેવાઓ છે જ્યાં આઉટસોર્સિંગ કરવું શક્ય છે તે ઇન્સોર્સ કરવાનું શક્ય છે અને દરેક કંપની દ્વારા દરેક સેવા કંપની પ્રસંગોપાત માંગ અને સપ્લાયર્સ ઉપલબ્ધ ભાગીદારો ઉપલબ્ધ હોય તે રીતે સંયોજન નક્કી કરવામાં આવશે પરંતુ આજે જે મુખ્ય મુદ્દાની નોંધ લેવી જોઈએ તે વધુને વધુ આપણે સેવાઓના આ પરમાણુકરણને જોશું હું તેને વિભાજન નહીં કહું હું તેને વિતરણ નહીં કહું પરંતુ હું તેને પરમાણુકરણ કહી રહ્યો છું કારણ કે જેમ વિવિધ પરમાણુઓ સ્વતંત્ર હોવા છતાં સજીવમાં એકીકૃત થઈ શકે છે એ જ રીતે આજે એક ખૂબ મોટી સેવા સંસ્થા એ સર્વિસ બિઝનેસ ઇકો સિસ્ટમનો ઉપયોગ કરીને મૂલ્ય પ્રદાતાઓનો આંતરિક સમૂહ હોઈ શકે છે જે 1000 લોકોને રોજગારી આપતી જૂની ખૂબ મોટી સંસ્થા કરતાં તદ્દન અલગ છે તેથી 1000 લોકો હજુ પણ કામ કરી રહ્યા છે આ 1000 કમ્પ્યુટર અથવા મશીનો હજુ પણ કામ કરી રહ્યા છે પરંતુ તેઓ આજે જ્ઞાનની આસપાસ કેન્દ્રિત કુશળતા અને એકબીજા સાથેના નેટવર્કની આસપાસ કેન્દ્રિત છે અમે માનીએ છીએ કે આ એક એવી પરિસ્થિતિ તરફ દોરી જશે જ્યાં આપણે જોઈશું કે આગલું ઇન્ફ્લક્શન પૉઇન્ટ આવશે કે આપણે ખરેખર પ્રક્રિયાની શ્રેષ્ઠતાના આ સ્તરથી આગળ વધીશું જે આપણે અત્યારે પહોંચી ગયા છીએ સ્કેલ અને મજૂર આર્બિટ્રેજ સ્તર પછી આપણે હવે ટેક્નોલોજી ઉત્પ્રેરક દ્વારા આવતા આગામી ઈન્ફ્લેક્શનને જુઓ કારણ કે આજે સેવાઓ તકનીકી નિપુણતા જ્ઞાન શ્રેષ્ઠતા અને ક્ષમતાના આધારે ઇકોસિસ્ટમમાં પરમાણુકૃત છે તેથી તમે જોશો કે આ ટેક્નોલૉજીના લાભનો ઉપયોગ કરીને સર્વશ્રેષ્ઠ સંયોજન આગળ મૂકવામાં આવશે જે સેવાની શ્રેષ્ઠતાનું ઉચ્ચ સ્તરનું નિર્માણ કરશે